અમે કન્ડકસન દ્વારા હીટ ટ્રાન્સફર મિકેનિઝમ કન્વેકશન દ્વારા હીટ ટ્રાન્સફર મિકેનિઝમ ફ્રી અને ફોર્સ્ડ કન્વેક્સન અંગે ચર્ચા કરી હતી ત્રીજી પદ્ધતિ હીટ ટ્રાન્સફર માટેની ત્રીજી પદ્ધતિ એ રેડિયેશન દ્વારા છે રેડિયેશન એ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા ગરમ શરીરમાંથી ટ્રાન્સફર મિકેનિઝમ છે ગરમીને સ્થાનાંતરિત કરવા માટે તેને માધ્યમની જરૂર હોતી નથી તો ચાલો આપણે કહી શકીએ કે તાપમાન T1 પર તમારું શરીર આના જેવું ગરમ છે અને તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન દ્વારા ગરમીનું પ્રસાર કરી રહ્યું છે ચાલો આપણે અહીં કેટલાક અંતરે કાલ્પનિક સીમા ધ્યાનમાં લઈએ અને તે તાપમાન T2 પર છે જે T1 કરતા ઓછું છે તો આ કાલ્પનિક સીમા પર પ્રાપ્ત થયેલ Q શું છે વોટમાં ગરમી hr×A×ΔT દ્વારા આપવામાં આવે છે આ થર્મલ ગુણાંકનો સંબંધ છે A એ રેડિયેશનના કાટખૂણે સપાટીનું ક્ષેત્રફળ છે H એ થર્મલ કિરણોત્સર્ગ થર્મલ ગુણાંક છે અને તે બીજા અનુભવ પ્રયોગ દ્વારા 4σ ε 1 фT1T2 2 દ્વારા આપવામાં આવે છે જ્યાં σ બોલ્ટઝમાન કોનસ્ટન્ટ હોય છે જે 5 67 8 ની કિંમત તરીકે ઉત્સર્જન છે જે બ્લેક બોડીની તુલનામાં ઉત્સર્જિત ઊર્જા છે તેથી તે મટેરીયલ પ્રોપર્ટી છે અને મટેરીયલ ના આધારે ઉત્સર્જનનું મૂલ્ય અલગ હશે હું થોડા ઉત્સર્જન મૂલ્યોની સૂચિબદ્ધ કરું છું એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ માટે 0 8 બ્લેક એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ પોલિશ્ડ એલ્યુમિનિયમ માટે 0 095 પોલિશ્ડ એલ્યુમિનિયમનું ઉત્સર્જન ઓછું છે પછી રફ સપાટી એલ્યુમિનિયમ માટે 0 18 હું એલ્યુમિનિયમનો ઉલ્લેખ કરું છું કારણ કે મોટાભાગના હીટ સિંક એલ્યુમિનિયમના બનેલા હોય છે 15000c પર ટંગસ્ટન માટે 0 33 પોલિશ્ડ કોપર માટે 0 07 અને લાકડા કોલસો માટે 0 9 છે તેથી આ સામાન્ય મટેરીયલના કેટલાક વિશિષ્ટ ઉત્સર્જન મૂલ્યો છે Ø ને શિલ્ડિંગ ફેક્ટર કહેવામાં આવે છે તે છે જ્યારે પણ ઘણી સમાંતર પ્લેટો હોય છે તેથી પ્લેટ વચ્ચે શિલ્ડ કરવામાં આવે છે પરંતુ સિંગલ અને 2 સમાંતર પ્લેટ સિસ્ટમ માટે શિલ્ડિંગ મૂલ્ય 0 છે તેથી આ તે સંબંધ છે જેનો ઉપયોગ તમે રેડિયેશન દ્વારા પ્રાપ્ત થતી ગરમી શોધવા માટે કરી શકો છો ચોથું હીટ ટ્રાન્સફર મિકેનિઝમ માસ ટ્રાન્સપોર્ટ દ્વારા હીટ ટ્રાન્સફર છે તેથી અહીં ફ્લુઇડ માસની હિલચાલનો ઉપયોગ ગરમી એક સ્થળે થી બીજા સ્થળે પરિવહન માટે થાય છે તે રેફ્રિજરેટર્સમાં ઉપયોગમાં લેવાતી એક સામાન્ય મિકેનિઝમ છે જ્યાં ચેમ્બરમાંથી એવાપોરેટર ગરમી સ્થાનાંતરિત કરવા માટે ફ્રી ફ્લુઇડનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ તે રેડિએટર દ્વારા એમ્બિયન્ટમાં બદલે છે કારમાં પણ એન્જિનમાંથી ગરમી પાણીના પ્રવાહ દ્વારા દૂર કરવામાં આવે છે અને પછી રેડિયેટર દ્વારા બાહ્ય આસપાસના ક્ષેત્રમાં બહાર ફેંકવામાં આવે છે તેથી આ માસ ટ્રાન્સપોર્ટ નાં ઉદાહરણો છે તો ચાલો આપણે પાઇપ પર વિચાર કરીએ તેથી તે પાઇપ લાંબી છે તેથી હું આને પ્રતીક દ્વારા દર્શાવું છું કે તે ખૂબ મોટી લાંબી પાઇપ છે તેથી આ પાઇપમાં ઇનલેટ અને એક્ઝિટ છે તેથી ઇનલેટ પર તમારી પાસે આ ફ્લુઇડનો પ્રવાહ આવે છે તે અહીં ફ્લુઇડ ને ઠંડુ કરે છે અને આઉટલેટ પર ફ્લુઇડ બહાર નીકળી છે અને તે ગરમ ફ્લુઇડ છે તેથી તે વચ્ચે ક્યાંક ગરમી એકઠા થઈ છે અને તે પછી તે ગરમીને દૂર લઈ જઈ રહી છે અહીં ફ્લુઇડ પ્રવાહ આ તાપમાન T1 પર છે આ ઠંડુ મૂલ્ય છે આ તાપમાન T2 છે આ ગરમ મૂલ્ય છે વચ્ચે આપણી પાસે પેલ્ટીયર જંકશન પેલ્ટીયર એલિમેન્ટ પેલ્ટીયર એલિમેન્ટના ટર્મિનલ્સ છે અને તે બોડી સાથે જોડાયેલું છે જે ખરેખર ગરમીને ડીસીપેટ કરે છે અને તમે તે ગરમીને દૂર કરવા માંગો છો ગરમી ડીસીપેટથઇ રહી છે તેથી આ પેલ્ટીર એલિમેન્ટ ગરમીને અહીંથી ફ્લુઇડ પ્રવાહમાં પમ્પ કરી રહ્યું છે ચાલો આપણે કહીએ કે જો તે પાણી છે તો અહીંના પાણીમાં છે તેથી આ પેલ્ટીયર એલિમેન્ટ છે અને આ ગરમ બોડી અને પેલ્ટીયર એલિમેન્ટ છે હંમેશની જેમ અમારી પાસે યોગ્ય ઇલેક્ટ્રોનિક્સ ડીસી ડીસી કન્વર્ટર હોય છે અને પીવી પેનલમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે અને હીટ પંપ તરીકે કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા પહોંચાડે છે હવે પેલ્ટીરના ગરમ જંકશનમાંથી ફ્લુઇડમાં જે ગરમી Qh વહેતી હોય છે તે Qh છે અને શરીરમાંથી જે નીકાળી રહ્યું છે ગરમ બોડી જે ગરમીને વિખેરતું હોય છે તે Qc છે અને ત્યાં પેલ્ટીરમાં નાખવામાં આવતી એનર્જી E છે Qh કે જે વોટર બોડી અથવા ફ્લુઈડ બોડી માં પંપ કરવામાં આવે છે તે dmdt વડે દર્શાવાય છે જ્યાં m માસ છે માસ ફલો cp× હોટ માઈનસ કોલ્ડ ગરમ તાપમાન માઈનસ ઠંડુ તાપમાન તેથી આ માસ ટ્રાન્સપોર્ટ માટેનો હીટ ફ્લો સંબંધ છે જ્યાં dmdt ને માસ ફ્લો રેટ કહેવામાં આવે છે Cp ને ફ્લુઇડની વિશિષ્ટ ગરમી કહેવામાં આવે છે તેથી તે ફ્લુઇડ પર આધારીત છે અને આ ΔT છે અને ફ્લુઇડની વિશિષ્ટ ગરમી Jkg0K છે અને તે વિશિષ્ટ ફ્લુઇડ મટેરીયલ માટે સાયન્ટીફીક કોષ્ટકોમાંથી મેળવી શકાય છે હવે માસ ફલો રેટ માટે થર્મલ રેઝિસ્ટન્સ Rθm છે જો તમે આ Qને જોશો જે ΔT ભાગ્યા થર્મલ રેઝિસ્ટન્સ ની બરાબર છે તેથી તમે કહી શકો છો તે આ મૂલ્ય એક છે તેથી થર્મલ રેઝિસ્ટન્સ 1dmdt×cp છે તેથી તમે જુઓ છો કે જો ફ્લુઇડની વિશિષ્ટ ગરમી વધારે હોય અને પછી થર્મલ રેઝિસ્ટન્સ નીચે આવે તેથી જો હું ખૂબ ઊંચા સ્પેસિફિક ફ્લુઇડવાળા ફ્લુઇડ જેમ કે ફ્રીયોનનો ઉપયોગ કરું છું તો તમારી પાસે ખૂબ જ ઓછો થર્મલ રેઝિસ્ટન્સ છે બીજું મહત્વનું પરિબળ જે ગરમીને દૂર કરવામાં ફાળો આપી રહ્યો છે તે થર્મલ તાપમાન તફાવત નથી જે તે કન્ડકસન કન્વેક્સન અને રેડીએસનના કિસ્સામાં હતો અહીં તે આ થર્મલ રેઝિસ્ટન્સ દ્વારા વધુ નિયંત્રિત છે જે માસ ફલો દરથી વ્યસ્ત પ્રમાણમાં છે પંપ ની સ્પીડ કંટ્રોલ કરીને તમે થર્મલ રેઝિસ્ટન્સ બદલી શકો છો તેથી તે આ માસ ફલો દરની ડાયનામિક પ્રોપર્ટી ને તાપમાનના તફાવત સિવાય બાહ્ય અસરો નિયંત્રિત કરી શકાય છે તેથી આ રીતે તમે માસ ફલો દર મીકેનીઝમ દ્રારા પેલેટીઅર જંકશન દ્વારા પણ તમે આપણા શરીરમાંથી ગરમી દૂર કરી શકો છો